શું તમે આ પ્રાણી વિશે સાંભળ્યું છે કિરોબો જાપાન દ્વારા બનાવવામાં આવેલ 34 સેન્ટીમીટર નો એક નાનો રોબોટ છે તે તમારા ઘૂંટણ સુધી આવતો હશે એ કહેવાની જરૂર નથી કે જાપાન રોબોટિક્સ માં બાકી ના વિશ્વ થી આગળ છે અને આ રોબોટ રવિવારે અવકાશમાં મોકલવામાં આવ્યો છે તે રીતે તે સમાચારમાં આવ્યો છે જો તમે બીબીસી અથવા બીજી કોઈ ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા છો તો સમાચાર માં બતાવે છે કે જાપાની સ્પેસ એજન્સીએ આ રોબોટને અવકાશમાં મોકલ્યો છે તે એક નાનો રોબોટ છે જે વાણી ને ઓળખી શકે છે તમે શું બોલી રહ્યા છો તે સમજી શકે છે તમારી સાથે વળતી વાત કરે છે અને ચહેરા ઓળખી શકે છે અને તેવું ઘણું બધું કરે છે અને તેની પાછળ નો વિચાર એ છે કે જે જાપાની અવકાશયાત્રી નવેમ્બરમાં જવાના છે આ રોબોટ તેમનો સાથી હશે તે એક રસપ્રદ વિચાર છે લોકોના સાથી તરીકે રોબોટ્સ તેથી જો તમને યાદ હોય તો આપણે આ વિશે વાત કરી હતી મેં ચેસ ગ્રાન્ડમાસ્ટર ડેવિડ લેવી નો ઉલ્લેખ કર્યો હતો 1968 માં તેમણે ચેસ ની શરત લગાવી હતી આપણે આગળ ના વ્યાખ્યાયન માં આ વિશે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આગામી 10 વર્ષ સુધી કોઈ પણ પ્રોગ્રામ તેને હરાવી શકશે નહીં જે તે ભાગ્યથી આ શરતજીતી ગયા હતા કારણ કે આપણે જાણીએ છીએ કે ચેસ રમવાના પ્રોગ્રામ વધુ સારા હોય છે પરંતુ 2008 માં તે રોબોટ સાથીઓની વાત કરી રહ્યા છે એક બાજુ તે માને છે કે ચેસ એક કમ્પ્યુટર પ્રોગ્રામ કંઇપણ રસપ્રદ ન કરી શકે બીજા છેડે તે માને છે કે રોબોટ્સ મનુષ્યના સાથી બની શકે છે તેથી તેમણે આ પુસ્તક લખ્યું તે કહે છે તે 2008 માં પ્રકાશિત થયું છે અને પુસ્તકનું શીર્ષક છે લવ અને સેક્સ વિથ રોબોટ્સ પુસ્તક પાછળનો વિચાર કંઈક એવો છે જેને વિશ્વના ઘણા ભાગ ના લોકો હવે વિચારી રહ્યા છે ખાસ કરીને વિશ્વના તે ભાગો જેમાં વૃદ્ધ લોકો વધારે છે જ્યાં તેમની પાસે વૃદ્ધ લોકોની સંભાળ રાખવા માટે પૂરતા યુવાન નથી અલબત્ત તે અહીં વૃદ્ધ ની વાત નથી કરી રહ્યા પરંતુ જ્યાં રોબોટ્સ લોકોની સંભાળ રાખી શકે છે તેથી રોબોટ્સ તેમના સાથી બની શકે છે આ પુસ્તક તેમણે 2008 માં લખ્યું હતું અને ઉદાહરણ તરીકે એક રોબોટ યુવાન સ્ત્રીની જેવો દેખાય છે આપણા જેવો દેખાતો રોબોટ બનાવવાનો વિચાર ઘણા લાંબા સમયથી છે અને આજે આપણે તેનો કેટલોક ઇતિહાસ જોઇશું અને રોબોટિક સાથીઓ ભવિષ્યમાં હોઈ શકે છે આપણે આગળના વ્યાખ્યાયન માં જોયું ઝડપથી તેને જોઈશું આ અભ્યાસક્રમ છે જે અમુક જગ્યાએ અને પાઠ્યપુસ્તકોમાં ઉપલબ્ધ રહેશે અને આ તે 2 પુસ્તકો છે જેનું આપણે આગળના કેટલાક વ્યાખ્યાયન માં અનુસરણ કરીશું "AI The Very Idea" હોગલેન્ડ દ્વારા અને પામેલા મેકકોર્ડક દ્વારા "Machines Who Think" આપણે એઆઈ ની કેટલીક વ્યાખ્યાઓ જોઈ અહીં 4 વસ્તુઓ છે એક છે કે જો તે મશીનો એવી વસ્તુઓ કરે છે જેને માનવી દ્વારા બુદ્ધિશાળી માનવામાં આવે છે તો મશીનો બુદ્ધિશાળી છે બીજી વ્યાખ્યા એ છે કે એઆઈ એ અઘરી સમસ્યાઓનું નિરાકરણ કરી તેને પોલીનોમિયલ સમય માં ઉકેલો શોધવાનું સાહસ છે અને આપણે ચોક્કસપણે માનવું જોઈએ કે અપ્રોક્સિમેટ ઉકેલ શ્રેષ્ઠ ઉકેલ હોય તે જરૂરી નથી અને પછી એઆઈ ગણતરીના મોડેલ બનાવીને માનસિક ફેકલ્ટીનો અભ્યાસ કરે છે જે સાનિયા મેકડોમોટ એ આપેલો વિચાર છે પરંતુ આપણને સૌથી વધુ ગમતી વ્યાખ્યા હોગલેન્ડ દ્વારા આપવામાં આવી છે અને તે વ્યાખ્યા કહે છે કે એઆઈ ને સ્વબુદ્ધિ સાથે ના મશીન ની વિચારધારા માં રસ છે અને આ તે જ વિચાર છે કે જે આપણે આગામી થોડા પ્રવચનોમાં જોઈશું આપણે છેલ્લા વ્યાખ્યાયનમાં કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછ્યા બુદ્ધિ શું છે વિચાર શું છે અને આપણને અહીં ઘણા જવાબો મળ્યા છે આપણે કયા વર્તનને બુદ્ધિશાળી માનીએ છીએ તેથી સમસ્યાનું નિરાકરણ તર્ક શીખવું દ્રષ્ટિ અને ભાષા છેલ્લા વ્યાખ્યાયનમાં ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેથી ચાલો હું અહીં એક પ્રશ્ન પૂછું ભાષા એવી વસ્તુ છે જે મનુષ્ય માટે વિશિષ્ટ છે અને ઘણા લોકો માને છે કે બુદ્ધિશાળી વર્તન માટે તે નિમિત્ત છે પરંતુ હું એક પ્રશ્ન પૂછવા માંગું છું કે જો તમે ભાષા અને વિચાર તરફ તો પહેલા શું આવ્યું વિચારસરણી ભાષાને કારણે હતી અથવા ભાષા વિચારસરણીને કારણે હતી શું વિચારવાની ક્ષમતા ભાષાના સ્કેલ પર આધારિત છે કે ભાષા વિચારવા માટે સક્ષમ હોવાને કારણે આવી છે તેથી મને અહીં લોકો શું વિચારે છે તે જોવા દો અને ફરીથી હું ભાર આપીશ કે આ પ્રશ્નનો કોઈ સાચો જવાબ નથી તે અર્થમાં કે તે મરઘી અને ઈંડા ની સમસ્યા જેવી છે પરંતુ વિદ્યાર્થીઓ શું માને છે અને હું આશા રાખું છું કે સોમવારથી વિદ્યાર્થીઓ પણ તેમના મંતવ્યો સાથે જોડાશે આપણે ભાષા વગર વિચારી શકીએ મને આ રીતે પૂછવા દો અથવા શું ભાષા વિચાર સાથે નજીકથી જોડાયેલી છે તમે ના કહી રહ્યા છો આપણે ભાષા વગર વિચારી શકીએ છીએ તો શું તમે તમારા જવાબ ને યોગ્ય ઠરાવવા સમર્થન આપી શકો છો વિદ્યાર્થી આપણી પાસે અવ્યક્ત વિચારો છે તે ભાષા નથી તે ભાષા પર આધારિત નથી વ્યક્ત ના કરી શકાય તેવા વિચારો ભાષા આધારિત નથી તે કેટલાક વધુ ચર્ચાસ્પદ દાવા છે તેથી જે પ્રશ્ન હું ખરેખર પૂછી રહ્યો છું તે છે કે શું આપણા વિચારો ભાષાથી બનેલા છે અથવા આપણા બધા સારા વિચારો ભાષા સૂચવે છે શું આપણે ભાષા નો આશ્રય લીધા વિના વિચારી શકીએ છીએ તેથી જ્યારે તમે ભાષા કહો છો ત્યારે તેનો અર્થ ખરેખર પ્રતીક થાય છે કારણ કે ભાષા ફક્ત એક પ્રકારની પ્રતીક પદ્ધતિ છે શું તે વિચારવું શક્ય છે હવે તમે ગ્રાફિક્સ અથવા દાર્શનિક છબીઓ કહ્યું હા તે વસ્તુ મનમાં આવે છે કે જો તમે દાર્શનિક છબીઓ વિશે વિચારો ત્યારે ખરેખર તમે શબ્દો વિશે વિચારતા નથી રસપ્રદ વાત એ છે કે તમે ચોમ્સ્કી વિશે સાંભળ્યું છે ખરું ને શું કોઈ એવું છે કે જેણે નૂમ ચોમ્સ્કી વિશે સાંભળ્યું ન હોય આજકાલ તે શું કરે છે તેમણે થોડા વર્ષો પહેલા ભારતની મુલાકાત પણ લીધી હતી તે ખરેખર એક રાજકીય કાર્યકર બની ગયા છે પરંતુ ઘણા વર્ષો પહેલા જ્યારે તે ભાષાશાસ્ત્ર માં સક્રિય હતા ત્યારે તેમણે સાર્વત્રિક વ્યાકરણ ના વિચારને આગળ વધાર્યો હતો તેને UG કહેવામાં આવે છે અને તેમણે કહ્યું કે મનુષ્ય તેમના માથામાં વ્યાકરણ સાથે જન્મે છે "માથામાં" નો અર્થ શું થાય છે આપણે તે પ્રશ્ન નું અન્વેષણ કરીશું નહીં પરંતુ આપણા મગજ ભાષા વિજ્ઞાન ની ક્ષમતા સાથે આવે છે જે અમુક પ્રકારના વ્યાકરણ હોય છે તેઓ કહે છે કે જે જગ્યાએ કે જે સમાજ માં તમે મોટા થયા તમે તે સમાજ ની ભાષા ના આધારે વ્યાકરણ નો તાલમેલ બેસાડી દો છો અલબત્ત ચોમ્સ્કી કહે છે કે ભાષા પ્રથમ આવી આપણે ભાષાનો ઉપયોગ કરવાની ક્ષમતા સાથે જન્મેલા છે અને તે કદાચ તેણે આપણને મદદ કરી છેતે ચોક્કસપણે તેમ નથી કહી રહ્યાપરંતુ કદાચ તેણે આપણને વિચારવાની ક્ષમતા માં મદદ કરી છે પરંતુ તો પણ તે એક ખુલ્લો પ્રશ્ન છે પછીના તબક્કે હું તેના પર પાછો આવીશ તો આપણે કેટલાક સવાલો પણ પૂછીએ છીએ મશીન એટલે શું શું કમ્પ્યુટર એક મશીન છે અને આપણે હા કહ્યું આપણે ધારીશું કે જ્યારે પણ આપણે મશીન વિશે વિચારીએ છીએ ત્યારે આપણે કમ્પ્યુટર પ્રોગ્રામો ચાલતા હોવાની વાત કરીશું અને અલબત્ત આપણે તે સવાલ પૂછીએ છીએ કે શું આપણે મશીન છીએ તે કંઈક તમને મળી શકે છે અને તેના માટે કેટલીક પ્રતિક્રિયાઓ મેળવી શકો છો ઐતિહાસિક રૂપે વિચારસરણી સામે દલીલો થઈ છે આપણે ડ્રેઇફસ દ્વારા કરાયેલ 3 દલીલોની ચર્ચા કરી હતી જે કહે છે કે આપણા મગજમાં કંઇક અંતજ્ઞાન ચાલે છે અંતજ્ઞાન જેવું કંઈક છે જેને આપણે નિયમોની દ્રષ્ટિએ નિર્ધારિત કરી શકતા નથી જ્યારે ડ્રેઇફસ આ બધા લોકો વિશે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે તર્ક પદ્ધતિ ના નિયમો વિશે વાત કરી રહ્યા હતા અને તેમણે કહ્યું કે અમુક પ્રકારની વિશુદ્ધ પ્રેરણા આપણી પાસે છે જે નિયમોમાં કેદ કરી શકાતી નથી ફિલસૂફ જ્હોન સેરલે ચાઈનીઝ રૂમ આર્ગ્યુમેન્ટ નો ઉપયોગ કરે છે અને તે કહે છે કે દલીલ એટલા માટે હતી કે તે સિમ્બોલ માં ફેરફાર કરી શકે છે અને કોઈને ખાતરી આપી શકે છે કે તમે કંઈક કરી રહ્યા છો ઉદાહરણ તરીકે બાળકો લાંબા ભાગાકાર કરી રહ્યા છે શું તેઓ ખરેખર સમજી શકે છે ક્યારે તેઓ ખરેખર શું કરી રહ્યાં છે અથવા જ્યારે નાના બાળકો પણ સરવાળો કરે છે તેઓ 2 સંખ્યાઓ ઉમેરે છે કોષ્ટક માં જોઈ ને કેરીઓવર કરે છે પછી સરવાળો કરે છે વગેરે વગેરે તમે સરળ ફેરફાર કરી રહ્યા છો શું તમે સમજો છો તે પ્રવૃત્તિ પાછળ શું છે બધા મોટા વિદ્યાર્થીઓ ને મારે કહેવું છે કે જ્યારે તેઓ ફોરિયર ટ્રાન્સફોર્મર્સ અને તેવી બીજી બાબતો સાથે કામ કરે છે ત્યારે શું તમે તે યાંત્રિક રૂપે કરી રહ્યાં છો અથવા તમે કોઈ વસ્તુ કેવી રીતે એકીકૃત કરવી તે સૂત્ર ગોખી નાખ્યું છે અથવા તમે સમજો છો કે તે નિર્ણય પાછળ શું થઈ રહ્યું છે તેથી સેરલે જે કહે છે તે સિમ્બોલ મેનીપ્યુલેશન છે સિમ્બોલ મેનીપ્યુલેશન એ બાંહેધરી નથી આપતું કે તમે બુદ્ધિશાળી છો કદાચ તમે કેટલાક નિયમોનું પાલન કરી રહ્યાં છો જે કોઈએ તમને શીખવ્યા છે આ રીતે તમે નંબર નો સરવાળો કરો અને વગેરે વગેરે અને પેનરોઝ પ્રખ્યાત વૈજ્ઞાનિક કહે છે કે આપણા મગજમાં કંઈક ક્વોન્ટમ મિકેનિકલ ચાલે છે તેથી ત્યાં અંતજ્ઞાન ચેતના નૈતિકતા અને તેથી વધુની ભાવનાઓના આધારે અન્ય દલીલો છે કે જેને આપણે અવગણીશું પછી એલન ટ્યુરિંગ એ કહ્યું કે મશીનો વિચારી શકે કે કેમ તે પ્રશ્ન અર્થહીન છે ચાલો આપણે કોઈ જવાબ આપવાનો પ્રયત્ન ન કરીએ કારણ કે પહેલા તમારે વિચાર શું છે તેનો જવાબ આપવો પડશે અને તે પછી જ તમે કહી શકો છો કે મશીનો વિચારી શકે છે કે નહીં તેમણે કહ્યું કે ચાલો હું એક ટેસ્ટ કહીશ જેને અનુકરણની રમત કહેવામાં આવે છે અને જેને આપણે હવે ટ્યુરિંગ ટેસ્ટ કહીએ છીએ અને તે સમયે જ્યારે તેમણે આ પુસ્તકમાં તેનો ઉલ્લેખ કર્યો છે જેનો ઉલ્લેખ અહીં આ સ્લાઇડમાં કરવામાં આવ્યો છે અહીં લખેલા "કોમ્પ્યુટિંગ મશીનરી અને ઇન્ટેલિજન્સ" "Computing Machinery and Intelligence" પેપર માં જે 1950 માં દેખાયું હતું આ પાનાં પર આપેલી લિંક પર તે ઉપલબ્ધ છે તેમનું માનવું હતું કે ત્યારબાદ 50 વર્ષમાં જે 2000 છે મશીનો ટ્યુરિંગ ટેસ્ટ પાસ કરી શકશે પરીક્ષણ શું છે અહીંથી જ આપણે છેલ્લા વ્યાખ્યાયન માં અટકી ગયા હતા પરીક્ષણ એ છે કે ત્યાં કોઈ માનવ ન્યાયાધીશ બેઠા છે કોઈક માધ્યમથી વાતચીત કરે છે આજકાલ તે મોબાઇલ ફોન હોઈ શકે છે જ્યાં તમે કોઈની સાથે ચેટ કરી રહ્યાં છો અથવા તે દિવસોમાં તે એક ટેલિટાઇપ હતું જે બીજા રૂમમાં કનેક્ટેડ હતું જેમાં બીજી વ્યક્તિ જવાબ આપી રહી હતી અને ટ્યુરિંગે કહ્યું હતું કે જો માનવ ન્યાયાધીશ વિશ્વાસપૂર્વક ભેદભાવ કરી શકે કે સામે પક્ષે માણસ છે કે કમ્પ્યુટર તો કમ્પ્યુટર તે પરીક્ષણમાં નિષ્ફળ ગયું છે પરંતુ જો કમ્પ્યુટર મોટાભાગે ન્યાયાધીશને ખાતરી અપાવી શકે કે તે મનુષ્ય સાથે વાત કરે છે તો પછી કમ્પ્યુટર એ ટ્યુરિંગ ટેસ્ટ પાસ કરી દીધી છે તે ઇન્ટેલિજન્સ સાબિત કરવા માટે નો ટ્યુરિંગ ટેસ્ટ તરીકે ઓળખાય છે સિસ્ટમ બુદ્ધિશાળી છે કે નહીં તે ચકાસવા માટે તમે તેને ટ્યુરિંગ ટેસ્ટ માંથી પસાર કરશો અને પછી નક્કી કરો કે તે બુદ્ધિશાળી છે કે કેમ તમે પૂછશો નહીં વિચારવા થી તમારો અર્થ શું છે બુદ્ધિ શું છે અને તમે જાણો છો કે આપણે ફંડામેન્ટલ્સ માં જતા નથી અને મેં કહ્યું તેમ ત્યાં લોબેનર ઇનામ છે પરીક્ષણમાં પાસ થઈ શકે તેવા કોઈપણ ને હજી પણ 100000 યુએસ ડોલર 100000 US dollars નું ઇનામ છે તેથી જે પ્રશ્ન સાથે મેં વ્યાખ્યાયન છોડી દીધો હતો તે એ છે કે તમે ટ્યુરિંગ ટેસ્ટ ને બુદ્ધિની કસોટી તરીકે શું માનો છો શું તમે આ વિશે કોઈ અભિપ્રાય ધરાવો છો શું તે સારું પરીક્ષણ છે શું તે ખરાબ પરીક્ષણ છે શું તમે સંમત છો કે જો કમ્પ્યુટર કોઈ પરીક્ષણ પાસ કરે છે તો તે બુદ્ધિશાળી માનવામાં આવશે તે બુદ્ધિશાળી કહેવા યોગ્ય છે આના પર કોઈ વિચાર છે જ્યાં સુધી વિચારો ત્યાં સુધીમાં મને મેન્ડી વિદ્યાર્થીઓ ને સંબોધવા દો ફરીથી સ્વાગત છે અને પ્રથમ કેટલાક વ્યાખ્યાયનો નો મૂળ વિચાર એ છે કે તેઓ એઆઈ પાછળના ઇતિહાસ અને ફિલસૂફીનો અભ્યાસ કરશે છેલ્લા કેટલાક 100 વર્ષોમાં જે બન્યું છે તે હાલમાં એઆઈ ના વિકાસ તરફ દોરી ગયું છે અને તે 2 અથવા 3 વ્યાખ્યાયનો પછી આપણે ગુણાત્મક સ્થળાંતર કરીશું અને અમે મોટાભાગનો સમય એલ્ગોરિધમ્સ નો ઉપયોગ કરીને અભ્યાસક્રમ જોઈશું તો તે સારું પરીક્ષણ છે કે ખરાબ પરીક્ષણ ચોક્કસ તમે કેટલાક અભિપ્રાય આપી શકો છો વિદ્યાર્થી મારો મતલબ છે કે તમે ઇન્ટેલિજન્સ ને જજ કરી શકતા નથી કારણ કે કોઈ પણ પરફોર્મર ગ્રાન્ડ માસ્ટર એ કયા પ્રશ્નો પૂછ્યા છે એ જોઈ શકે છે અને તે ડેટા ના આધારે છે હા તે થાય તો ચોક્કસપણે થાય છે લોબનેર ઇનામ એક સ્પર્ધા છે જે દર વર્ષે થાય છે અને જેમ મેં કહ્યું હતું કે આ વર્ષે પણ થઈ રહી છે ફાઇનલ 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને એક અગ્રણી પ્રોગ્રામ્સ ને ઇઝાર કહેવામાં આવે છે અને આ અગાઉના સ્પર્ધા રાઉન્ડનું ઉચ્ચારણ ટ્રાન્સક્રિપ્ટ છે તમે તે જોયું છે અને તમે તેને ફરીથી જોઈ શકો છો તેથી દેખીતી રીતે જે લોકો આવા કાર્યક્રમોને પસંદ કરે છે તે લોકો ઇતિહાસ તરફ નજર નાખતા હોય છે જેમ પરીક્ષા લખનારા વિદ્યાર્થીઓ ભૂતકાળના પ્રશ્નો તરફ જુએ છે આ લોકો પણ તેવું કરે છે તેની મંજૂરી છે બધું માન્ય છે શું તમે કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ લખી શકો છો જે ન્યાયાધીશ ને પસંદ આવશે શું તમે એવા શબ્દો નો ઉપયોગ કરી શકો છો જેથી ન્યાયાધીશ ને લાગે કે તેઓ કોઈ મનુષ્ય સાથે વાત કરે છે અને આ વાતચીત આપણે ઇઝાર માં જોઇ હતી અને તમે છેલ્લી અમુક લાઈન જોશો તો જ્યારે તે સંગીત વિશે વાત કરી રહ્યો છે તે "I am getting into" જેવા વાક્ય વાપરી રહ્યું છે જેના વિશે તેઓ નિવેદનો આપી રહ્યા છે હું હૂમી સંગીત વિશે વાત રહ્યો છું જે એક પ્રકારનું મોંગોલિયન થ્રોટ સંગીત છે તમને કેવું સંગીત ગમે છે દેખીતી રીતે આવા પ્રોગ્રામને સામાન્ય જ્ઞાન થી સજ્જ કરવો પડશે ઓછામાં ઓછું તેટલું સામાન્ય જ્ઞાન જે દરેક જાણે છે મારો મતલબ છે કે કોઈ માનવ જે જાણતો નથી તમારે તે પ્રકારનું જ્ઞાન આપવું જોઈએ અલબત્ત તમારી પાસે કેટલીક પ્રકારની રેટરિકલ કુશળતા અને પ્રશ્નો પૂછવાની પણ રીત હોવી જોઈએ આ બધું તેનો જ એક ભાગ છે જો હું તેને ગુણાકાર માટે 12 અંકની સંખ્યા આપું તો શું થાય 2 અબજ 29 મિલિયન નો ગુણાકાર શું છે લગભગ 12 13 અંક ની સંખ્યા થાય હું 12 અંકની 2 સંખ્યા આપું છું અને તે પૂછું છું કે તેનો ગુણાકાર શું છે અને કમ્પ્યુટર હું પણ પ્રશ્ન પૂરો કરું તે પહેલાં કમ્પ્યુટર જવાબ આપે છે લગભગ પ્રશ્ન પૂરો કરીશ હું ના કહી શકશે નહીં ના તમે માણસ નથી તેથી હું તમને આ વિશે વિચાર કરવા માટે ફરીથી છોડીશ તે સારું પરીક્ષણ છે કે ખરાબ પરીક્ષણ પરંતુ તમે એલિઝા નો ઉલ્લેખ કર્યો છે જેનો પ્રોગ્રામ 1966 માં લખાયેલ હતો જ્યારે કમ્પ્યુટર વૈઝનબમ દ્વારા અમલમાં આવ્યું હતું અને તે નિયમોના સરળ હેરફેર માટે નો એક પ્રોગ્રામ છે જો તમે ઇનપુટ લો અને થોડી હેરફેર કરો તેને ગોળ ફેરવો અને તેને વપરાશકર્તાને પાછું આપો અને કેટલાક લોકો માટે તેનું એક સંસ્કરણ ડોક્ટર તરીકે ઓળખાતું હતું તે મનોરોગ ચિકિત્સક જેવું લાગતું હતું અને તેઓ પ્રોગ્રામ માં જાણે કોઈ થેરાપિસ્ટ સાથે વાત કરી રહ્યા હોય એમ વાત કરવાનું શરૂ કરી દેતા અને આ એક રશિયન વૈજ્ઞાનિક હતા જે સ્ટેનફોર્ડ ની મુલાકાત લેતા હતા જે ખરેખર આ વાર્તાલાપ માંથી પસાર થયા હતા અને આપણે તે છેલ્લા વ્યાખ્યાયનમાં જોયું અને તમે જાંબુડિયા રંગ માં જે જુઓ છો તે હકીકત છે કે આ પ્રોગ્રામ તમારા ઇનપુટને તેના પોતાનું આઉટપુટ પેદા કરવા માટે કેવી રીતે ચાલાકી વાપરે છે તમે કહો કે હું થોડો થાક અનુભવી રહ્યો છું અને તે કહે છે કે તમે કેમ વિચારો છો કે તમે થોડો થાક અનુભવો છો માનક છે અને નવા પ્રશ્નો જેવા કે મને તમારા કુટુંબ વિશે કહો અને તેથી વધુ લોકોએ એલિઝાને જે રીતે પ્રતિક્રિયા આપી હતી તે વેઇઝનબમને પસંદ નહોતું તે ખૂબ જ સરળ પ્રોગ્રામ છે તે તેના વિશે ગાઢ વ્યવહારદક્ષ કંઈ નથી પરંતુ લોકો તેની સાથે એવી રીતે વાતચીત કરતા હતા જાણે કે તેઓ કોઈની સાથે વાતચીત કરી રહ્યા હોય જે તેમની સમસ્યાઓની જટિલતાઓને સમજે છે અને તેવું વિચારે છે તેથી તેમણે આ "Computer Power and Human Reason From Judgment to Calculation" પુસ્તક લખ્યું છે તેમના કહેવા નો સાર એ હતો કે એઆઈ શક્ય નથી તમે જાણો છો કે કોમ્પ્યુટર્સ ક્યારેય ચિકિત્સક જેટલા ઊંડા ચિંતકો હોઈ શકતા નથી તેથી ત્યાં શું હોઈ શકે છે જે દેખાય છે તેની વચ્ચે ફરક છે અને મનુષ્યની વૃત્તિ છે આપણે આપણા અવિશ્વાસને સ્થગિત કરવા તૈયાર છીએ તેઓ જેમ્સ બોન્ડ ની મુવી જોવા તૈયાર છે અને માને છે કે જે થઈ રહ્યું છે એ અને તે તમામ પ્રકારની વસ્તુઓ શક્ય છે તેથી હકીકત એ છે કે માણસે આર્ટિફેક્ટ બનાવ્યું તે માનવીય ઇનપુટને સરળતાથી જવાબ આપી શકે છે મનુષ્યને વિશ્વાસ ની છલાંગ લગાવી શકે છે અને તે તારણ આપે છે કે તે બુદ્ધિપૂર્વક અને જ્ઞાન પૂર્ણ રીતે પ્રતિસાદ આપે છે સદીઓથી આપણે તે કરી રહ્યા છીએ તેથી પ્રાચીન સમયમાં ઇજિપ્તમાં લોકો માનતા હતા કે મૂર્તિઓ જે સ્થળાંતર કરે છે અને હરકતો કરે છે તે એક પ્રકારની આત્મા ધરાવે છે અને તેઓ કોઈ દેવ અથવા મૃત વ્યક્તિ નું પ્રતિનિધિત્વ કરી શકે છે અને પાદરી દ્વારા વાતચીત કરી શકે છે મેં ઇજિપ્તના જુના સમયની વાત કરી પણ આજે પણ તમે આપણા દેશમાં આ પ્રકારની વસ્તુ થતી જોઈ શકો છો તમારી પાસે એવા લોકો છે જે ચાના પાંદડા ખાશે અથવા એવા લોકો કે જેઓ તમારા પૂર્વજો સાથે વાતચીત કરશે અથવા એવા લોકો કે જેઓ પોપટ એ કાઢેલ કાર્ડ દ્વારા પોતાની ભવિષ્યવાણી કરાવે છે આપણે આખો સમય આ જ કરીએ છીએ અને આપણે મોટે ભાગે માનીએ છીએ કે આ શક્ય છે આવી પ્રથાઓ આજ સુધી ચાલુ રહી છે અને યુરોપમાં આવી હરતી ફરતી મૂર્તિઓ માટે મહાન આકર્ષણ હતું હરતા ફરતા ઑટોમેટા મૂર્તિઓ સ્ટેચ્યુ કે જે હરી ફરી શકે છે પોતાનું માથું હલાવી શકે છે અને વગેરે વગેરે પામેલા મેકકોર્ડકે Machines Who Think નામના પુસ્તકમાં લખ્યું છે કે મધ્યયુગીન સમયમાં ઘડિયાળને શણગારવાની અને એનિમેટેડ મૂર્તિઓ બનાવવાની કળા ખૂબ જ લોકપ્રિય હતી જો તમે જર્મની જાઓ તો તમે હજી પણ તે જોઈ શકો છો ઉદાહરણ તરીકે ઘડિયાળના ટાવર્સમાં જ્યારે બપોરે 12 વાગે ત્યારે ત્યાં અચાનક ઘણું સંગીત વાગે છે અને કેટલીક પ્રતિમાઓ બહાર આવે છે અને કંઈક કરે છે અને અંદર જાય છે વગેરે વગેરે તેથી તે મધ્યયુગીન સમયમાં લોકપ્રિય હતું કે વિદ્વાન પુરુષો રોબોટ રાખતા વિદ્વાન પુરુષો દ્વારા સમાજ એટલો ગેલન્ટાઇન નહોતો જેટલો હવે હતો ત્યાં રાજાઓ હતા અને ત્યાં ખેડૂત હતા ત્યાં વિદ્વાન માણસો હતા ત્યાં વેપારીઓ અને યોદ્ધા હતા ત્યાં લોકોના વર્ગો હતા તેમાં વિદ્વાન પુરુષો રોબોટ્સ રાખતા સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે મોટાભાગના લોકો માટે એક સચોટ અને અનુમાનિત ક્ષણ પર કોઈ માનવીની આકૃતિનું માથું હલાવવું નમવું કૂચ કરવું અથવા ઘંટ વગાડવો તે વચ્ચે થોડો તફાવત હોઈ શકે છે જે સંપૂર્ણ રીતે શક્ય છે તમે મશીનરી બનાવી શકો છો જે સચોટ છે અને આપણે જાણીએ છીએ કે આવી મશીનરીઓ અસ્તિત્વમાં છે તેથી સર્ફ મશીનરી અને માનવ આકૃતિ વચ્ચે જેણે તોફાની પ્રશ્નોના જવાબો આપ્યા અને ભવિષ્યની આગાહી કરી આપણા માટે કોઈ તફાવત નથી જો તમે કોઈ મૂર્તિ બનાવી શકો છો જે તેનું માથું હલાવી શકે છે આપણે સવાલ પૂછીએ છીએ અને તે માથું હલાવે છે તો આપણે એમ કહેવા તૈયાર છીએ કે હા હું શું કહું છું તેને તે સમજી રહ્યો છે અને તે મારું ભવિષ્ય કહે છે અને વગેરે વગેરે તેથી ઇતિહાસના અધ્યયનમાં બે સેર હશે એક બોલવાવાળી અને હરવા ફરવા વાળી મૂર્તિઓ ની યાંત્રિક બાજુ અને બીજી દાર્શનિક બાજુ બનશે જે મનની કલ્પના વિશે છે મનની કલ્પના કેવી રીતે આવે છે આપણે તે પ્રશ્નો પર થોડા સમય પછી આવીશું ચાલો પ્રથમ આપણે વસ્તુઓની યાંત્રિક બાજુને જોઈએ તેથી આ બધું યુરોપમાં થઈ રહ્યું છે આપણી પાસે કૃત્રિમ લોકોનો આ પ્રશ્ન છે હોમરના "ઇલિયાડ" માં હેફેસ્ટસને આ ટેલોસ બનાવ્યો હોવાનું માનવામાં આવે છે તે કાંસાનો માણસ હતો જે ક્રેટના દરિયાકિનારા પર પેટ્રોલિંગ કરતો હતો હેફેસ્ટસે પાન્ડોરા પણ બનાવ્યો હોવાનું માનવામાં આવે છે તમે પાન્ડોરા વિશે સાંભળ્યું હશે કે જેને ઝિયસ દ્વારા આદેશ આપવામાં આવતો હતો ઝિયસ એક દેવતા હતા જેમણે પ્રોમિથિયસની અગ્નિની ભેટ સ્વીકારવા બદલ માનવજાતને સજા આપી અને પાન્ડોરાએ તે કાસ્કેટ લેવાનું માન્યું છે પરંતુ તેણીને તે વિશે એટલી જિજ્ઞાસા છે કે તે કાસ્કેટ ખોલે છે અને મોટા ભાગે આ દુનિયામાંથી દુષ્ટતા જતી રહે છે પિગમેલિયન પિગમેલિયનનો આ એક એકટ શો યાદ કરો જેમાં એલિઝા નામનું એક પાત્ર હતું જે વૈઝનબમ દ્વારા લખાયેલ પ્રોગ્રામનું એક નામ હતું પિગ્મેલિયન એ એક પૌરાણિક પ્રાણી પણ હતું જેણે વાસ્તવિક મહિલાઓથી નિરાશ થઈને હાથીદાંતમાં ગાલેટીઆ ની રચના કરી હતી અને એફ્રોડાઇટ જે બીજા દેવતા હતા તેથી જેમ ભારતીય લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ કરવા માટે વિવિધ દેવતાઓ છે તેમ ગ્રીકો પાસે પણ ઘણા દેવતાઓ હતા એફ્રોડાઇટ ગલાટીઆ માં જીવન શ્વાસ ભરે છે અને પછી તે નાટકની જેમ તેની પોતાની રચના સાથે પ્રેમમાં પડ્યો હતો પછી ડેડાલસ તમે તેના વિશે વિશે સાંભળ્યું હશે તે કૃત્રિમ પાંખો માટે જાણીતા હતા તે ઉડવા માંગતા હતા પરંતુ તે સર્જન પણ કરતા હતા જેને જીવન નિર્ધારિત મૂર્તિઓ બનાવવાનો શ્રેય આપવામાં આવ્યો હતો જે બોલતા અને પલક ઝબકાવતા હતા અને દરેકને પ્રભાવિત કરતા હતા આ મહત્વપૂર્ણ વસ્તુ છે આ મૂર્તિઓ જે સ્વયંશાસિત લાગી શકે છે અને જો તમે સ્વયંશાસિત હોય તો તમારે બુદ્ધિશાળી હોવું જોઈએ તેથી તે ચહેરાનું પાન છે જે આપણે બનાવી રહ્યા છીએ લગભગ 1000 વર્ષ પહેલાં પોપ સિલ્વેસ્ટર એ મર્યાદિત શબ્દભંડોળ સાથે વાત કરતાં માથા વાળી પ્રતિમા બનાવી અને ભવિષ્યની આગાહી કરવા માટે એક તસવીર બનાવી હોવાનું કહેવામાં આવે છે તેથી એટલા માટે જ લોકો માનવા માટે તૈયાર છે કે આ વાત કરતું માથું તમારું ભવિષ્ય કહી શકે છે અને પ્રશ્ન પૂછવા પર તે તેના માથાને હલાવીને હા અથવા ના માં જવાબ આપશે પરંતુ તે દંતકથા છે ત્યાં કેટલીક વધુ પૌરાણિક કથાઓ છે પેરાસેલ્સસ એક ચિકિત્સક હતા જે 1493 થી 1541 સુધી જીવ્યા માનવામાં આવે છે કે તેમણે એક હ્યુમનક્યુલસ નામના નાના માણસને બનાવ્યો હતો અને તેમણે આ નિવેદન આપ્યું આપણે દેવતાઓ જેવા થઈશું આપણે ભગવાનના મહાન ચમત્કારની નકલ કરીશું માણસની રચના કારણ કે પશ્ચિમી વિચારો પ્રમાણે આપણે પોતે ભગવાનની છબીમાં બનાવવામાં આવ્યા છીએ અને તેથી આપણે તેમના જેવા બની શકીએ અને આપણી પોતાની છબીમાં જીવો બનાવી શકીએ તે સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેતા હતા અને જુડાહ લોઅઉ બેન બેઝાલેલ એ માટીમાંથી જીવતો માણસ બનાવ્યો હોવાનો અહેવાલ છે અને પ્રાગના યહૂદીઓનો બચાવ કરવા તેને ગોલેમ તરીકે ઓળખાવ્યો હોવાના અહેવાલ છે તેથી યહૂદી લોકવાયકામાં ગોલેમ એ નિર્જીવ પદાર્થથી બનેલો સજીવ એન્થ્રોપોમોર્ફિક પ્રાણી છે તે એક પ્રકારની છબી છે તે એક પ્રકાર નું પ્રાણી છે જે તેણે બનાવ્યો હોવાનું માનવામાં આવે છે આ બધું મટીરીયલ વિકિપિડિયામાં ઉપલબ્ધ છે અને મેં તે બધા સંદર્ભો આપ્યાં છે જ્યાંથી મેં ફોટા લીધા છે તો ચાલો આપણે વાસ્તવિક મિકેનિઝમ્સ વિશે વાત કરીએ તેમાંથી કેટલાક પૌરાણિક છે આપણે માટીથી બનેલા માણસની કલ્પના કરી શકતા નથી જે આ બધી વસ્તુઓ કરી શકે છે પરંતુ વાસ્તવિક યંત્ર બનાવવામાં આવી રહ્યા હતા આમાંથી કેટલાક વિચારો પૂર્વના અરબી દેશોમાંથી આવ્યા હતા અને 802 માં હાર્ઉન અલ રશીદ તમે જાણો છો આપણે તેમનું નામ અન્ય સંદર્ભમાં પણ સાંભળ્યું છે એમ કહેવામાં આવે છે કે સમ્રાટ ચાર્લમેગન Emperor Charlemagne ને એક વિસ્તૃત ઘડિયાળ રજૂ કર્યું હતું જેણે ઘણા બધા ઘોડેસવારો ને એક ડઝન બારીઓમાંથી મોકલ્યા હતા અને પાછા લાવ્યા હતા આ તે પ્રકારની ઘડિયાળની ક્રિયા છે જે તમે યુરોપ જાઓ તો હજી પણ તમે નગરમાં અથવા સિટી સેન્ટર માં જોઈ શકો છો આ પ્રકારના યંત્રો હજી પણ કાર્યરત છે

તે પછી આરબ જ્યોતિષીઓના એક જૂથને ઝૈરજા કહેવાતી વિચાર કરી શકે તેવા મશીન બનાવવાનો શ્રેય આપવામાં આવે છે તેથી તે નિશાન કરેલી ફરતી ડિસ્કનો સંગ્રહ હતો અને જો તમે કેટલીક ઇનપુટ માહિતી અનુસાર ડિસ્કને ફેરવો છો તો તમે કંઈક ગણતરી કરી શકો છો પરંતુ તેમની માન્યતા યાંત્રિક માધ્યમથી અલ જબ્ર કહેવાતી તકનીકની મદદથી વિચારો ઉત્પન્ન કરવાની હતી તમારામાંથી કેટલાક લોકો જાણતા હશે કે તે શબ્દ બીજગણિત નો માર્ગ છે અને અક્ષરો અને કેટેગરીઝ સાથે સંકળાયેલ નંબરોના મૂલ્યોને સંયોજિત કરીને અંતર્દૃષ્ટિ અને વિચારના નવા રસ્તાઓ બનાવવામાં આવશે તેથી સ્વાયત્ત વસ્તુઓ સ્વયં વિચારશીલ મશીનો નું આ આકર્ષણ લાંબા સમયથી ચાલ્યું આવે છે તેથી આ ઝૈરજા એ રેમન લુલ તરીકે ઓળખાતા સ્પેનિશ કેટાલોનીયન ધર્મપ્રચારક ની કલ્પનાને શોધી લીધી તેમણે તેનું ખ્રિસ્તી સંસ્કરણ ડિઝાઇન કરવાનું નક્કી કર્યું અને તેને આર્સ મેગ્ના તરીકે ઓળખાવ્યું તેમણે કહ્યું કે ધ્યેય એ છે કે તે બધા વિષયોને ધ્યાનમાં રાખવાનું કારણ લાવવું અને આ રીતે વિચારસરણી અથવા તથ્ય શોધવાની મુશ્કેલી વિના સત્ય પર પહોંચવું તેથી જ્યારે તમે તે સમયના અવતરણો ને જુઓ ત્યારે તમારે યાદ રાખવું જોઈએ કે કેટલાક શબ્દોના અર્થો અત્યારે છે તેના કરતા તે સમયે થોડા અલગ હતા તમારામાંના જેમણે શેક્સપિયર વાંચ્યું છે તેઓ જાણતા હશે કે શેક્સપિયર ની અંગ્રેજી આપણા અંગ્રેજીથી થોડી જુદી છે અને આપણે વસ્તુઓ સમજવાની જરૂર છે પરંતુ વિચારવાની અથવા તથ્ય શોધવાની મુશ્કેલી વિના સત્ય પર પહોંચવાની આ કલ્પના અલબત્ત ગૂગલ જેવા પ્રોગ્રામ્સ સાથે હવે પૂર્ણ થઈ છે તમે ફક્ત કંઇક ટાઇપ કરો અને તમને સ્પષ્ટ જવાબ મળશે 14મી સદીના મધ્ય સુધીમાં મોટી ઘડિયાળો અને મૂર્તિઓ જર્મની અને ઇટલીના ઘણા વિસ્તારોમાં લોકપ્રિય બન્યા અને વાત કરતા પિત્તળના માથા ફરીથી વિદ્વાન માણસ સાથે ગાઢ રીતે સંકળાયા સાલ્ઝબર્ગ ના મુખ્ય ધર્માધ્યક્ષ એ પાણીની શક્તિ દ્વારા સંચાલિત એક સંપૂર્ણ મીનીયેચર નગર નું કાર્યકારી મોડેલ બનાવ્યું જે નજીક ના ઝરણા માંથી પાણીની શક્તિ દ્વારા સંચાલિત હતું વધુ 1 કે 2 ઉદાહરણો જોઈએ વેકનસન નું બતક Vaucansons Duck તમે વર્ષ નોંધતા રહો તેમણે આ વસ્તુ લગભગ 1730 ની આસપાસ બનાવી હતી જે ખૂબ લાંબા સમય પહેલાની વાત છે તે ફ્રેન્ચ શોધક હતો તેને એક માનવ દેખાવ ધરાવતો રોબોટ એન્ડ્રોઇડ બનાવવાનો શ્રેય મળ્યો છે જે મુલાકાતી રાજનેતાઓ માટે રાત્રિભોજન અને ચોખ્ખું ટેબલ આપી શકે જો કે એક સરકારી અધિકારીએ જાહેર કર્યું કે તે વેકનસન ની વૃત્તિને અપવિત્ર માને છે અને તેના વર્કશોપનો નાશ કરવાનો આદેશ આપ્યો આપણે પછી જોઈશું કે આ પ્રકારનું રાજકીય નિરીક્ષણ યુરોપિયન વિચારને રાજકીય અને ધાર્મિક રીતે થોડો પ્રભાવિત કરે છે ઉદાહરણ તરીકે કોપરનીકસ ગેલિલીયો અને આ બધા લોકો વિશ્વ ખરેખર કેવું છે તે વિશે તેમના વિચારો આગળ મૂકવા વિશે ચિંતિત હતા તેથી તેણે આ બનાવ્યું તેની સૌથી પ્રખ્યાત રચના આ બતક છે જેને યાંત્રિક બતક કહેવામાં આવે છે એક બતક કે જે પીતું હોય ખાતું હોય અવાજ કરતું હોય પાણીમાં તરતું હોય અને તેના ખોરાક પચાવતું હોય તેવું લાગતું હતું તે 1739 માં ખૂબ જ પ્રખ્યાત બન્યું અને ત્યાં આ બતકની પ્રતિકૃતિની એક છબી છે જે ક્યાંક કોઈક સંગ્રહાલયમાં છે જોકે વાસ્તવિક જીવનમાં તેમણે બનાવેલ વાસ્તવિક બતકમાં પાચક ક્ષમતા નથી આ ખોરાક ખરેખર સંગ્રહિત કરવામાં આવતો હતો જે બતક ખાતો હતો તે ખોરાક એક કન્ટેનરમાં એકત્રિત કરવામાં આવતો હતો અને આઉટપુટ એક પ્રકારનું પૂર્વ સંગ્રહિત હતું અને બીજા કન્ટેનરમાંથી મોકલવામાં આવતું હતું પરંતુ તે આશાવાદી હતા કે સાચી રીતે ડાયજેસ્ટ કરનાર સ્વયંસંચાલિત યંત્ર ની એક દિવસ રચના કરી શકાય તમે મશીનરી સાથેનું આ આકર્ષણ જોવાનો પ્રયાસ કરી રહ્યાં છો બીજું ખૂબ પ્રખ્યાત ઉદાહરણ કેમ્પેલેન દ્વારા આ ચેસ રમતા ટર્ક છે વુલ્ફગેંગ કેમ્પેલેન 1734 1804 તેમણે ઑસ્ટ્રિયાની મહારાણી મારિયા થેરેસા ને પ્રભાવિત કરવા માટે 1770 માં બનાવવામાં આવેલ મિકેનિકલ ટર્ક તરીકે ઓળખાતી ચેસ રમતી મશીન બનાવી અને મિકેનિઝમ માનવ ની સામે ચેસની જોરદાર રમત રમી શકશે તેમ જ knights tour કરી શકશે તેથી તમે 64 બોર્ડ ચેસ સ્ક્વેર પર knights tour વિશે પરિચિત હોવા જોઈએ તમે બધા સ્ક્વેર આવરી લેવા માટે એક knight ને ફક્ત એક વાર ખસેડી શકો છો અને તળિયે દર્શાવેલી આકૃતિ મિકેનિકલ ટર્ક દ્વારા બનાવવામાં આવેલી knights ની છે તે એક સૌંદર્યલક્ષી આકૃતિ લાગે છે ખરેખર તમે ક્યારેક knight's tour બનાવવા માટે કોઈ પ્રોગ્રામ લખ્યો હશે હવે આ સ્વયંસંચાલિત યંત્ર હતું જેને કેમ્પેલેને આખા યુરોપમાં લઈ લીધું હતું તેણે તેના જનરલ હેક્ટોસ ને માત આપીને નેપોલિયન અને અન્ય લોકોને પ્રભાવિત કર્યા હતા અને અહીં સ્વયંસંચાલિત યંત્ર નું ચિત્ર છે તમે તેને જોઈ શકો છો કદાચ મારે તેને થોડું મોટું કરવું જોઈએ જો તમે ધ્યાનથી જોશો તો તમે આ બોક્સની અંદર એક માનવ ચેસ પ્લેયર બેઠેલો જોઈ શકો છો તેથી તે ખરેખર હોક્સ હતા તે લાંબા સમયથી શોધી શકાયું ન હોવાથી તેણે ચેસમાં તમામ પ્રકારના વિદ્વાન વ્યક્તિઓને હરાવી 84 વર્ષ યુરોપ અને અમેરિકા સુધીની મુસાફરી કરી એવું લાગે છે કે એડગર એલન પોપે એક નિબંધ લખ્યો હતો તેમાં ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો હતો કે આ ચેસ રમવા માટેનું વાસ્તવિક મશીન ન હોઈ શકે તો ચાલો આપણે યાંત્રિક અંકગણિત તરફ આગળ વધીએ શું આપણે એવા મશીનો બનાવી શકીએ છીએ જે આપણા માટે અંકગણિત ના પ્રશ્નો ઉકેલે પાસ્કલ થી તમે પરિચિત છો વિજ્ઞાન ના વિદ્યાર્થી તરીકે ફક્ત પ્રોગ્રામિંગ ભાષા ના નામ તરીકે જ નહીં પરંતુ ઘણી જગ્યાએ પાસ્કલ નું નામ દેખાતું હશે તેથી તેણે કોઈ વસ્તુનો ઉપયોગ કરીને લેન્થનીયર નામના મિકેનિકલ કેલ્ક્યુલેટર ની શોધ કરી જેમાં આપણે જઈશું નહીં અને તેમણે 1645 માં જાહેરમાં તેમનું મશીન રજૂ કરતા પહેલા 50 જુદા જુદા પ્રોટોટાઇપ અજમાવ્યા તેને પાસ્કલિન અથવા પરાવર્તિત મશીનો અથવા પાસ્કલ ના કેલ્ક્યુલેટર કહેવામાં આવતું હતું અને તમે 2 નંબરનો સરવાળો અને બાદબાકી કરી શકો છો તે તેની માનસિક ક્ષમતાઓની મર્યાદા હતી અને પુનરાવર્તન દ્વારા ગુણાકાર અને ભાગાકાર થઈ શકતો અહીં એક સંગ્રહાલયમાં પાસ્કલિન ની છબી છે અને તેને આ મશીન બનાવવાના અને તેને ફ્રાન્સમાં વેચવાના અધિકારો પ્રાપ્ત થયા પરંતુ તે તેના માટે વ્યાવસાયિક રીતે વ્યવહારુ ન હતું તેથી જેમ કે આ લેખ કહે છે પાસ્કલિન ઉત્પન્ન કરવાની કિંમત અને જટિલતા તેના માટે ઘણી વધારે હતી અને ઉત્પાદન એક વર્ષમાં બંધ થઈ ગયું આ એક વાસ્તવિક મશીન છે જે 2 નંબરોનો સરવાળો અને બાદબાકી કરી શકે છે તમે જોઈ શકો છો આપણે ગણતરીના મશીનોના આગમન પર પહેલેથી જ ધ્યાન રાખી રહ્યા છીએ તેથી આ બધા પ્રખ્યાત નામો છે તમારે એક વખત તેમના વિશે જાણવું જોઈએ ઉદાહરણ તરીકે લીબનીઝ ને આપણે કેલ્ક્યુલસ ના શોધક તરીકે જાણીએ છીએ તેથી આ તે દિવસોમાં બધી પ્રકારની વસ્તુઓ વાળા વિવિધ પ્રકારના લોકો હતા તેથી તે જર્મન ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી હતા તેમણે પાસ્કલ ના મૃત્યુ પછી પોતાના કેલ્ક્યુલેટર પર કામ કરવાનું શરૂ કર્યું તેથી તેણે કંઈક એવી શોધ કરી કે જેને લીબનીઝ વ્હીલ અથવા સ્ટેપ્ડ ડ્રમ કહેવામાં આવે છે જે અમુક અર્થમાં ગણતરી કરી શકે છે તો અહીં વિકિપીડિયા સાઇટની છબી છે તેથી તમે જોઈ શકો છો કે લાલ રંગનું એક ગિયર છે જે સળિયા સાથે જોડાયેલ છે અને તેના આધારે અને નારંગી સિલિન્ડરમાં દાંતાઓ નો સમૂહ છે ગિયર ક્યાં છે તેના આધારે તેમાંથી કેટલા દાંતાઓ આવશે તેના પર આધાર રાખીને તે ઘણી વખત ફેરવવામાં આવશે તેથી જ્યારે તે નીચલા ભાગ પર હતું તે 0 અથવા 1 ની ગણતરી કરશે જો તે એકદમ જમણી તરફ લઈ જઈએ તો ચાલો આપણે તેને 9 અથવા 10 દાંતા કહીશું અને તે 10 ની ગણતરી કરશે તેથી તે માત્ર એક નાનું કાઉન્ટિંગ ડિવાઇસ છે જે તેમણે શોધ્યું હતું તે સમયમાં આ તમામ મશીનો યાંત્રિક પ્રકૃતિના હતા તેને સ્ટેપ્ડ ડ્રમ કહેવામાં આવે છે અને તમે આ અવતરણથી જોઈ શકો છો કે તે 3 સદીઓથી ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર ના આગમન સુધી ઉપયોગમાં લેવાયું હતું જે જીવનમાં ખૂબ પાછળથી આવ્યું હતું હકીકતમાં છેલ્લા સદીમાં અને તેણે સ્ટેપ્ડ રેકનર નામ નું મશીન બનાવ્યું સ્ટેપ ડ્રમ ના ઉપયોગના કારણે તેનું નામ સ્ટેપ્ડ રેકનર રાખવામાં આવ્યું તે ડિજિટલ મિકેનિકલ કેલ્ક્યુલેટર હતું જેની શોધ 1672 ની આસપાસ લીબનીઝે કરી હતી અને 1694 માં પૂર્ણ થઈ હતી તે પુનરાવર્તિત ઉમેરા દ્વારા ગુણાકાર કરી શકે છે અને પુનરાવર્તિત બાદબાકી દ્વારા વિભાજન કરી શકે છે અને તે 8 અંકની સંખ્યા સાથે કાર્ય કરી શકે છે તેથી જો તમે 2 8 અંકની સંખ્યાને ગુણાકાર કરો તો તે તમને 16 અંકનો જવાબ આપશે તેથી તે તેની ચોકસાઇ હતી અને સંગ્રહાલયોમાંથી એકમાંથી પગલું ભરનાર ગણતરીની છબી લિબનિઝ મેં કહ્યું તેમ બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે તેમનું માનવું છે કે માનવીય સાંભળવાનું મોટા ભાગનું એક પ્રકારની ગણતરીમાં ઘટાડી શકાય છે આપણે અમુક અર્થમાં એઆઈ તરફ આગળ વધી રહ્યા છીએ તે અમારી પાસે મશીનો સ્વયંસંચાલિત યંત્ર હોઈ શકે છે જે વિચારે છે અને તે તર્ક કરી શકે છે અને તમે જાણો છો જેમાં અંકગણિત જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે પરંતુ તે અંકગણિતની પાછળ છે તે કહી રહ્યો છે કે માનવ દ્રષ્ટિ એક પ્રકારની ગણતરીમાં ઘટાડી શકાય છે અને આવી ગણતરીઓ અભિપ્રાયના ઘણા તફાવતોને હલ કરી શકે છે તેથી અહીં લીબનીઝ નું અવતરણ છે તે કહે છે "આપણા તર્કને સુધારવાનો અને આ ભાષાને ધ્યાનમાં રાખવાનો એકમાત્ર રસ્તો એ આધુનિક ભાષા નથી તે થોડી જૂની ભાષા છે આપણા તર્કને સુધારવાનો એકમાત્ર રસ્તો ગણિતશાસ્ત્રીઓની જેમ તેને મજબૂત બનાવવાનો છે જેથી આપણે આપણી ભૂલ એક નજરમાં શોધી શકીએ અને જ્યારે લોકો વ્યક્તિઓ વચ્ચે વિવાદ થાય છે ત્યારે આપણે સરળતાથી કહી શકીએ કે વધુ હેરાનગતિ વિના કોણ સાચો છે તે જોવા માટે ગણતરી કરીએ તર્ક કલ્પના પાછળની પ્રેરણા તે જ છે અને આપણે જોશું કે તર્ક પણ સમાન બેકગ્રાઉન્ડ માં થી વિકસિત થયેલ છે પરંતુ વિચાર એ છે કે આર્ગ્યુમેન્ટ ને ગણતરી દ્વારા નિર્ધારિત કરી શકાય છે તેથી તમારે લડવાની અથવા તેવું કંઈક કરવાની જરૂર નથી તે વિચાર પણ તે સમય નો છે અલબત્ત જો આપણે યુપી સરકારને આ જણાવીશું તો તેઓ તેનો વિશ્વાસ કરશે નહીં તેથી આ તેમના તર્કશાસ્ત્ર ના હકીકતમાં તેમની સંપૂર્ણ ફિલસૂફી ના સામાન્ય સિદ્ધાંતો છે અને તે એ છે કે આપણા બધા જ વિચારો ખૂબ જ ઓછા સરળ વિચારો થી બનેલા છે જે માનવ વિચાર ના મૂળાક્ષરો ની રચના કરે છે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું બનાવે છે તે કહે છે કે આપણે જે કઈ પણ વિચારીએ છીએ તે સરળ વસ્તુઓ ના કેટલાક નાના સમૂહ નું સંયોજન છે યાદ રાખો તે દિવસોમાં ભૌતિકશાસ્ત્ર અથવા વિજ્ઞાન હજુ પણ અણુની કલ્પના શોધી શક્યા ન હતા તે બધા વિચારો પછીથી આવ્યા હતા અને લીબનીઝ એ હકીકત વિશે વાત કરી રહ્યા છે કે ત્યાં ઘણા ઓછા સરળ વિચારો છે જે જટિલ વિચારોને જોડે છે અને નવા વિચારો રચવા માટે રચના કરે છે અને આ એક એવો વિચાર છે જે જ્ઞાન નું પ્રતિનિધિત્વ પણ રજૂ કરવા આગળ વધારશે તેઓ જ્ઞાન ના પ્રતિનિધિત્વ તરફના અભિગમો તરફ વળ્યા છે જે કહે છે કે અમે ઓછી સંખ્યામાં મુખ્ય ખ્યાલો સાથે કામ કરીશું અને તે ખ્યાલોથી અન્ય તમામ ખ્યાલોને મેળવીશું તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર છે તેથી માનવ વિચારના મૂળાક્ષરો છે અને બીજું જટિલ વિચારો એક સમાન અને સપ્રમાણ સંયોજન દ્વારા આ સરળ વિચારોથી આગળ વધે છે જે અંકગણિત ગુણાકાર માટે સમાન છે સમાન અને સપ્રમાણ મિશ્રણ નો અર્થ શું છે તે વસ્તુઓને કરવાની એક સારી રીતે નિર્ધારિત થયેલ રીત છે જેમ કે તમારી પાસે સરવાળો કરવા અથવા ગુણાકાર અથવા લાંબા ભાગાકાર કરવા માટે એલ્ગોરિધમ્સ છે તેવી જ રીતે તમારી પાસે નાના વિચારોને વધુ જટિલ વિચારોમાં જોડવા માટે એલ્ગોરિધમ્સ છે તેથી ત્યાં તે બે વસ્તુઓ છે એક તે છે કે બધું જ બધા વિચારો સરળ વિચારોના પ્રથમ મર્યાદિત સમૂહથી બનેલા હોય છે અને તે પછી વધુ જટિલ વિચારો રચવા માટે વિચારોને જોડવાની એકસરખી રીત છે યાદ રાખો કે આ 17 મી સદીમાં હતું યાંત્રિક કેલ્ક્યુલેટર ની પ્રથમ વ્યાપારી સફળતા 1820 માં હતી ફ્રાન્સના થોમસ ડી કોલમર એ આ મશીન બનાવ્યું હતું અને તે ઓફિસના વાતાવરણમાં રોજિંદા ઉપયોગ માટે પૂરતું મજબૂત અને સ્થિર હતું તેથી જો તમે છેલ્લા ફકરા પર નજર નાખો તો આ કેટલીક છબીઓ છે જે તે વાસ્તવિક મશીનોની છે અને તમે બીજા ફકરામાં જોઈ શકો છો કે તે 1851 થી 1915 દરમિયાન બનાવવામાં આવ્યા હતા તેથી 100 વર્ષ પહેલાં પણ નહીં હોય તમે આવા મશીનનો ઉપયોગ કરીને લોકોને અંકગણિત કરતા જોયા હશે છેલ્લો વિચાર કહે છે કે તેની સખત રચનાએ 19 મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન બનેલા માનવીય કમ્પ્યુટર્સ થી ગણતરીના મશીનો તરફના પ્રયાણમાં તેને ચાવીરૂપ ખેલાડી બનાવ્યો હું તમારું ધ્યાન "માનવ કમ્પ્યુટર્સ" તરફ દોરવા માંગું છું આપણા ડિજિટલ કમ્પ્યુટર્સ અથવા યાંત્રિક કમ્પ્યુટર્સ ની શોધ થઈ હતી તે આપણે થોડી ક્ષણમાં જોઈશું તે પહેલા ગણતરી શબ્દ મનુષ્ય પર લાગુ થયો મનુષ્ય વસ્તુઓની ગણતરી કરે છે અને તેઓને કમ્પ્યુટર્સ કહેવાતા હતા અને આ તે શબ્દ છે જે તમે પછીથી ફરી જોશો તે આપણને પ્રથમ કમ્પ્યુટર તરફ દોરી જાય છે હું માનું છું કે ચાર્લ્સ બેબેજ થી તમે બધા પરિચિત છો તે 18મી સદી ના ગણિતશાસ્ત્રી તત્ત્વજ્ઞાની શોધક મિકેનિકલ એન્જિનિયર હતા પ્રોગ્રામ કરી શકાય તેવા કમ્પ્યુટર વિશેના તેમના વિચાર માટે તે શ્રેષ્ઠ રીતે યાદ કરવામાં આવે છે આપણે અત્યાર સુધી જોયેલા તમામ મશીનો પ્રોગ્રામ યોગ્ય ન હતા તેઓ ઉદાહરણ તરીકે અંકગણિત કરી શકે છે અને તે તે વિશે હતું ચાર્લ્સ બેબેજ તેને આગળ લઈ ગયા તેથી બાળપણમાં તે જ સ્વયંસંચાલિત યંત્ર વાત કરનારા માથા હલન ચલન કરતી મૂર્તિઓ જેની આપણે વાત કરી હતી તેનાથી મોહિત થઈ ગયા હતા આ એક અવતરણ છે જ્યાંથી તેમણે કેટલીક પ્રતિમાઓ વિશે કહ્યું જે તેણે મર્લિન નામના વ્યક્તિ દ્વારા કરેલા પ્રદર્શન માં જોયું હતું અને તેમણે એમ કહીને તેમનું વર્ણન કર્યું ત્યાં 2 સ્ત્રીની મૂર્તિઓ છે તે કહે છે એક સ્ત્રીની મૂર્તિ ચાલતી ક્યારેક ક્યારેક ચશ્માનો ઉપયોગ કરતી અને વારંવાર નમસ્કાર કરતી તેના હાવભાવ આકર્ષક હતા અન્ય સ્ત્રીની મૂર્તિ નૃત્યાંગના હતી કલ્પનાથી ભરેલી હતી મને ખબર નથી કે તે તેમને કેવી રીતે મળી આવી વાત કરવા વાળી હરતી ફરતી મૂર્તિઓનું આકર્ષણ હતું જે આ બધા વિચારોને આગળ ધપાવી રહ્યું હતું 1822 માં તેણે ડિફરન્સ એન્જિન બનાવવાનું શરૂ કર્યું તમે શબ્દ સાંભળ્યો જ હશે તે સરવાળા અને ગુણાકાર કરતા વધુ એવા પોલીનોમિયલ ફંક્શન ની ગણતરી કરવા માટે બનાવવામાં આવ્યું હતું પ્રથમ એન્જિન 25000 ભાગોનું બનેલું હતું જેનું વજન લગભગ 13600 કિલોગ્રામ હતું અને તે 8 ફુટ ઊંચું હતું અહીં ડિફરન્સ એન્જિન ની છબી છે તળિયે આપણે જોઈ શકીએ છીએ નીચે ડાબી બાજુ તમે એક છબી જોઈ શકો છો જે લંડનના વિજ્ઞાન સંગ્રહાલય માં છે અને તેની જમણી બાજુએ ડિફરન્સ એન્જિન માં ઉપયોગમાં લેવામાં આવેલ ગિયર સિસ્ટમ નું વિસ્તરણ છે અને ટોચ પર તેમના પુત્ર દ્વારા તેમના મૃત્યુ પછી તેની લેબમાં મળેલા ભાગોનો ઉપયોગ કરીને એસેમ્બલ કરવામાં આવેલા ડિફરન્સ એન્જિન નો એક ભાગ છે તે અસલ બેબેજ એન્જિન છે અહીં તમે જોઈ શકો છો તે ડિફરન્સ નું એક આધુનિક રી ક્રિએશન છે આ બધા કાર્યકારી મશીનો છે બેબેજ ને કેટલાક વિચારો જેકાર્ડ લૂમ્સ માંથી મળ્યા કમ્પ્યુટર શા માટે બાકીના મશીનોથી અલગ મશીન છે કારણ કે તેને પ્રોગ્રામ કરી શકાય છે અને તે પ્રોગ્રામેબલ કેવી રીતે હતું કારણ કે આપણી પાસે સંગ્રહિત પ્રોગ્રામ નો આ વિચાર છે આપણે કોઈ પ્રોગ્રામ પ્લગ ઈન કરી શકીએ છીએ અને તે પ્રોગ્રામ શીખી શકીએ છીએ પછી આપણે કોઈ બીજા પ્રોગ્રામને પ્લગ ઈન કરી શકીએ છીએ અને બીજો પ્રોગ્રામ શીખી શકીએ છીએ તેથી સંગ્રહિત પ્રોગ્રામ ને ઇનપુટ કરી શકાય છે આ જેકાર્ડ લૂમ્સ તરફથી વિચાર આવ્યો તમે અહીં ડાબી બાજુ જોઈ શકો છો તે પ્રકારનાં પંચ્ડ કાર્ડ્સ છે જે જમણી તરફની આકૃતિનું વિસ્તરણ છે જેનો ઉપયોગ ફેબ્રિકમાં ડિઝાઇન બનાવવા માટે કરવામાં આવતો હતો આ લૂમ્સ નો ઉપયોગ આ પેટર્ન ના કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો અને આ પંચ્ડ કાર્ડ્સ દ્વારા પેટર્નનો નિષ્કર્ષ કાઢી શકાય છે તેથી પંચ્ડ કાર્ડ્સનો આ વિચાર બેબેજે લીધો હતો અને તેમણે એનાલિટિક એન્જિન બનાવ્યું તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તેમણે ખરેખર તે બનાવ્યું ન હતું ચાર્લ્સ બેબેજ દ્વારા રચાયેલ મિકેનિકલ જનરલ પર્પઝ કમ્પ્યુટર સૌ પ્રથમ 1837 માં વર્ણવવામાં આવ્યું તેમાં એરિથમેટિક લોજીક યુનિટ કંટ્રોલ ફ્લો હતો કમ્પ્યુટર વિજ્ઞાન ની તમામ આધુનિક શરતો કંડીશનલ અને બ્રાંન્ચિંગ લૂપ્સ અને ઇન્ટીગ્રેટેડ મેમરી ના રૂપ માં હતી અને તે પ્રથમ મશીન હતું જેને આધુનિક અર્થમાં ટ્યુરિંગ કમ્પ્લીટ કહી શકાય જેનો અર્થ છે કે તે ટ્યુરિંગ મશીન ને સમકક્ષ છે તેના પ્રથમ પ્રોગ્રામર તેમના સાથી સહયોગી અગસ્ટા અદા કિંગ હતા તે કવિ લોર્ડ બાયરન ના પુત્રી હતા તેણી હવે અદા લવલેસ તરીકે જાણીતા છે તે અંગ્રેજી ગણિતશાસ્ત્રી અને લેખક હતા મુખ્યત્વે તે બેબેજ સાથે કરેલા કામ માટે જાણીતી હતા તેણીની નોંધોમાં મશીન દ્વારા પ્રક્રિયા કરી શકાય તેવા પ્રથમ અલ્ગોરિધમનો સમાવેશ થયેલ છે અને આ કારણે તેણીને પ્રથમ પ્રોગ્રામર તરીકે ઘણીવાર ઓળખવામાં આવે છે સંરક્ષણ વિભાગ દ્વારા પ્રમોટ કરાયેલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ADA નું નામ તેમના નામ પરથી આપવામાં આવ્યું છે તે નંબર ક્રંચિંગ કરતા વધુ ઊંડાણમાં ગયા ફરીથી 4920 તેણીને સમજાયું કે ઉપકરણની ક્ષમતા નંબર ક્રંચિંગ કરતા વધુ વિસ્તૃત છે અને તેમણે લખ્યું અને આ અવતરણ છે કે એનાલિટિકલ સંખ્યા સિવાયની અન્ય બાબતો પર પણ કામ કરી શકે છે એવા ઓબ્જેક્ટ્સ મળી આવ્યા જેના પરસ્પર મૂળભૂત સંબંધો ઓપરેશનના અવ્યક્ત વિજ્ઞાન દ્વારા વ્યક્ત કરી શકાય છે વગેરે વગેરે અને પછી તે સંગીત ઉત્પન્ન કરવાની વાત કરે છે તે કહે છે કે ધારો કે ધ્વનિ હાર્મની નું વિજ્ઞાન અને સંગીતની રચનાના મૂળભૂત સંબંધો આવા અભિવ્યક્તિ માટે સંવેદનશીલ છે તો એન્જિન કોઈપણ ડિગ્રીના જટિલતાના સંગીતના વિસ્તૃત અને વૈજ્ઞાનિક ટુકડાઓ કંપોઝ કરી શકે છે તે પછી બેબેજ પણ આ એનાલિટિકલ એન્જિન ની રચના કરી રહ્યા હતા જેનું હજી નિર્માણ થયું ન હતું અને તે કલ્પના કરી રહ્યા હતા કે આ પ્રકાર નું મશીન સંગીત કંપોઝ કરશે કારણકે આજકાલ આપણે જાણીએ છીએ કે તે થઈ શકે છે અને છેવટે યાંત્રિક ઇતિહાસના આ અધ્યયનમાં આપણે આ પ્રથમ ઇલેક્ટ્રોનિક મશીન જોઈએ જે ENIAC તરીકે ઓળખાતું હતું તમારે તેનાથી પરિચિત હોવું જોઈએ અને તમે ENIAC નું કદ જોઈ શકો છો 17000 વેક્યુમ ટ્યુબ 7 200 સ્ફટિક ડાયોડ અને 27 ટન વજન હતું તે સંપૂર્ણ ઓરડા જેટલી જગ્યા રોકતું હતું તે આજકાલ તમારા સ્માર્ટ ફોનમાં જે નાના કમ્પ્યુટર છે તેટલું શક્તિશાળી પણ નહોતું પરંતુ તે પ્રથમ ઇલેક્ટ્રોનિક મશીન હતું તેથી તે સાથે આપણે પ્રથમ ભાગના અંત પર આવીએ છીએ જે આ વસ્તુની યાંત્રિક બાજુ છે આપણે એક નાનો વિરામ લઈશું અને બીજો પ્રશ્ન જોઈશું જે મોશન ઓફ માઈન્ડ અને ફિલોસોફી છે મોશન ઓફ માઈન્ડ ફિલોસોફીમાં કેવી રીતે પાછો આવે છે આપણે થોડા સમય માટે રોકાઈશું અને પછી આપણે લગભગ 3 અથવા 4 મિનિટમાં પ્રારંભ કરીશું